અત્યાર સુધી આપણે પૃથક ઘટકોમાં જોયું છે અને કંઈક એવી અનુભૂતિ કરી છે કે માઇક્રોપ્રોસેસરના આ આંતરિક ભાગો કેવી રીતે ગોઠવી શકાય અથવા તે બાબત માટે કોઈપણ પ્રોસેસરનું આયોજન કરવું ઉદાહરણ તરીકે આપણે રજિસ્ટર ની ડિઝાઇન જોઈ છે આપણે ફંક્શનલ મોડ્યુલ જેમ કે એડર કોમ્પેરેટર વગેરેની ડિઝાઈન જોઈ છે તેથી જો તમે તેની રચના પર ધ્યાન આપો તો તે કેવા દેખાય છે તેથી આપણે તેની સાથે શરૂઆત કરીશું અને પછી ધીમે ધીમે માઇક્રોપ્રોસેસર્સ તરફ જઈશું કોઈપણ પ્રોસેસર ની ડિઝાઇનમાં તેમાં એવું કંઈક હોય છે જેને આંતરિક બસ કહેવાય છે આ બસમાંથી પ્રોસેસર માટે જરૂરી તમામ ઘટકો અટકી જશે આ એક સામાન્ય ઘટક છે જે આપણી પાસે બધા પ્રોસેસરોમાં હશે તમારી પાસે આવી એક બસ હોઈ શકે છે અથવા તમારી પાસે એક કરતાં વધુ બસ હોઈ શકે છે પરંતુ આવશ્યકપણે તમારી પાસે એવી થોડી બસો હશે જેના પર સિસ્ટમના ઘટકો અટકી જશે બીજી ખૂબ જ સામાન્ય વસ્તુ જે આપણે કોઈપણ પ્રોસેસરમાં શોધીશું તે એરિથમેટિક લોજિક યુનિટ અથવા ALU છે આ બસમાંથી ઇનપુટ મેળવશે અને તે બસને આઉટપુટ આપશે હવે તે સિવાય આપણી પાસે રજીસ્ટરના સેટ જેવા કેટલાક મોડ્યુલ છે તેથી આપણે રજિસ્ટરની ડિઝાઇન જોઈ છે પ્રોસેસરમાં આવા સંખ્યાબંધ રજિસ્ટર હોય છે કહો કે પ્રોસેસરમાં કેટલાક રજિસ્ટર હોય છે જેને સામાન્ય રીતે CPU રજિસ્ટર અથવા ખાલી રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે આ રજીસ્ટર બસ સાથે જોડાયેલા હોય છે જેથી આ રજીસ્ટરોનો કન્ટેન્ટ બસમાં ઉપલબ્ધ કરાવી શકાય અને તમે ALU નો ઉપયોગ કરીને બે રજીસ્ટર નો કન્ટેન્ટ ઉમેરી શકો અથવા તમે તેમની સરખામણી કરી શકો તમે આ રજીસ્ટરોના કન્ટેન્ટનો ઉપયોગ કરીને કોઈપણ કામગીરી કરી શકો છો આ ઉપરાંત આપણી પાસે સિસ્ટમમાં કેટલાક અન્ય મહત્વપૂર્ણ ઘટકો હોય છે એક સૂચના રજિસ્ટર તરીકે ઓળખાય છે જે એક વિશેષ રજિસ્ટર છે સૂચના રજીસ્ટરનો અર્થ છે કે પ્રોસેસર આગળ શું કરશે તે સૂચના આ રજિસ્ટરમાં ઉપલબ્ધ હોવી જોઈએ તેથી જ્યારે પ્રોસેસર કામ કરવાનું શરૂ કરે છે ત્યારે તે અનિવાર્યપણે શું કરે છે કે તે મેમરીમાંથી સૂચના મેળવે છે અને તેને સૂચના રજિસ્ટરમાં લોડ કરે છે અને પછી આ સૂચનાનો અર્થ શું છે તે સમજવાનો પ્રયાસ કરે છે અને તે સમજ્યા પછી તે યોગ્ય ઓપરેન્ડ્સ અને તે બધું મેળવીને તે ઓપરેશન કરશે આ સૂચના રજીસ્ટર નો કન્ટેન્ટ અન્ય મોડ્યુલ માં જાય છે જે સામાન્ય રીતે ડીકોડર તરીકે ઓળખાય છે અને આ ડીકોડર નિયંત્રણ સિગ્નલો જનરેટ કરે છે તે નિયંત્રણ સિગ્નલો જનરેટ કરે છે જે ઓપરેશન કરવા માટે જરૂરી હશે તેથી આ નિયંત્રણ સિગ્નલો છે જે જનરેટ થાય છે તેથી આપણે ધીમે ધીમે એ સમજીશું કે આ નિયંત્રણ સિગ્નલ શું કરે છે આ નિયંત્રણ સિગ્નલો શું છે હવે કોઈપણ પ્રોસેસરમાં બીજું વિશેષ રજીસ્ટર હોય છે જે પ્રોગ્રામ કાઉન્ટર તરીકે ઓળખાય છે જે એવું કહે છે કે પ્રોસેસરમાં લોડ કરવામાં આવનાર આગામી સૂચના શું હોય છે તેથી આ સામાન્ય રીતે પ્રોગ્રામ કાઉન્ટર અથવા PC તરીકે ઓળખાય છે અમુક પ્રક્રિયામાં અમુક પ્રોસેસરોમાં મળી આવે છે આને આપણે ઈન્સ્ટ્રક્શન પોઈન્ટર અથવા IP કહીએ છીએ અનિવાર્યપણે તે બધા સમાન હોય છે આ PC અથવા IP એક વિશિષ્ટ રજિસ્ટર છે અને તે આગળની સૂચના તરફ નિર્દેશ કરે છે જે પ્રોસેસરમાં લોડ થવી જોઈએ જેમ આપણે જાણીએ છીએ કે આપણને પ્રોસેસર સાથે જોડાયેલ મેમરી મળી છે અને દરેક ચક્ર અથવા દરેક સૂચના ચક્રની શરૂઆતમાં પ્રોસેસરને પહેલા મેમરીમાંથી આગળની સૂચના મળે છે અને આ પછીની સૂચના ક્યાં છે તેથી આગળની સૂચના આ પ્રોગ્રામ કાઉન્ટર PC અથવા સૂચના નિર્દેશક IP દ્વારા નિર્દેશિત સ્થાન પર છે ઠીક છે તેથી જો તમે અનુક્રમે સૂચનાને ઍક્સેસ કરો તો આ PC મૂલ્યને અપડેટ કરવું પડશે જેમ કે જો વર્તમાન સૂચના 4 બાઈટ્સથી વધુ ફેલાયેલી હોય તો સૂચનાને પ્રોસેસરમાં લેવામાં આવ્યા પછી આ PC મૂલ્ય આપમેળે 4 દ્વારા અપડેટ થવી જોઈએ તેથી આ એક ઓટોમેટેડ ફીચર છે અને તમામ પ્રોસેસરો તેઓ આ પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ ને સૂચનાના કદ દ્વારા આપમેળે વધારશે પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ ખરેખર પ્રોસેસરની એડ્રેસ બસ પર ઉપલબ્ધ છે આ મૂલ્ય પ્રોસેસરની એડ્રેસ બસમાં જાય છે અને આ આંતરિક ડેટા બસ અમુક રીતે તે બાહ્ય ડેટા બસ સાથે જોડાયેલ હોય છે મેમરી જેવા મોડ્યુલો પછી પેરિફેરલ્સ આવે છે તેથી તેઓ આ એક્સટર્નલ ડેટા બસ અને આ એડ્રેસ બસ જોશે તેઓ આંતરિક જોશે નહીં તેઓ બાહ્ય ડેટા બસ અને પછી આંતરિક ડેટા અને એડ્રેસ બસ જોશે કેટલાક કિસ્સાઓમાં શું થાય છે કે ઘણી વખત આપણને સરનામાં પ્રદાન કરવા માટે આ રજિસ્ટરનો ઉપયોગ કરવાની જરૂર પડે છે આ ખાસ કરીને સાચું છે જ્યારે આપણે પોઇન્ટર પ્રકારનો ડેટા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જ્યાં કેટલાક રજીસ્ટરનો કન્ટેન્ટ આ એડ્રેસ જણાવે છે કે મૂલ્ય ક્યાંથી લોડ થવું જોઈએ તે કિસ્સામાં મારે આમાંથી અમુક રજિસ્ટર ડેટા એડ્રેસ બસ પર ઉપલબ્ધ કરાવવાની જરૂર હોય છે તેથી તે પ્રકારની પરિસ્થિતિ માટે ઘણી વખત આપણે જોશું કે આ એડ્રેસની બસ પણ આપણી પાસે રહેલા રજિસ્ટરના સેટ સાથે જોડાયેલ છે હવે તેથી જ્યારે સૂચના પ્રથમ આવી રહી છે તેથી સૂચનાને સૂચના રજિસ્ટરમાં લોડ કરવાની રહેશે તેથી આ સૂચના રજિસ્ટરમાં આ ડેટા બસમાંથી આ પ્રકારનું જોડાણ હોવું જોઈએ તેથી સૂચના આ બાહ્ય ડેટા બસ દ્વારા આવી રહી છે તેથી તે સૂચના રજિસ્ટરમાં જઈ રહી છે આગળ આ સૂચના રજિસ્ટરના ના કન્ટેન્ટ ને ડીકોડર દ્વારા ડીકોડ કરવામાં આવે છે અને આ ડીકોડર બે રજિસ્ટરના કન્ટેન્ટ ઉમેરવા જેવી વિવિધ કામગીરીને નિયંત્રિત કરવા માટે નિયંત્રણ સંકેતોનો સમૂહ જનરેટ કરશે તેથી મારે જે કરવાની જરૂર છે તે આ રજીસ્ટરનો કન્ટેન્ટ બસમાં ઉપલબ્ધ હોવો જોઈએ અને ALU એ તે ઉમેરવું જોઈએ અને પછી છેવટે ALU ના કન્ટેન્ટને અમુક રજીસ્ટર અથવા અમુક મેમરી સ્થાન પર પાછા સંગ્રહિત કરવા જોઈએ અને આપણે નિયંત્રણ સંકેતોનો સમૂહ જનરેટ કરવાની જરૂર હોય છે આપણે એક ઉદાહરણ લઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ નિયંત્રણ સંકેતો કેવી રીતે જનરેટ થાય છે પરંતુ તે પહેલા ત્યાં એક અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ રજીસ્ટર હોય છે જે આપણી પાસે કોઈપણ પ્રોસેસર ડિઝાઇનમાં હોય છે જે ફ્લેગ રજીસ્ટર તરીકે ઓળખાય છે આ ફ્લેગ રજીસ્ટર એ છેલ્લી અંકગણિત તર્ક કામગીરીની સ્થિતિ છે જે ALU દ્વારા કરવામાં આવે છે તેથી આ ફ્લેગ 1 છે જો અમુક ઓપરેશન કર્યા પછી આ આઉટપુટનો કન્ટેન્ટ 0 બની જાય છે આ ફ્લેગ રજીસ્ટર એ 8 બીટ ફ્લેગ રજીસ્ટર છે તેથી આવી 8 સ્થિતિઓ છે જે શોધી શકાય છે અને સ્થિતિ ફ્લેગમાં સંગ્રહિત કરી શકાય છે ઉદાહરણ તરીકે સંખ્યાઓ પર અંકગણિત કામગીરી માટે એક ખૂબ જ સામાન્ય પરિસ્થિતિ જે થાય છે તે ઓવરફ્લો છે પરિણામે કેરી બીટ જનરેટ થાય છે અને કેરી બીટને અંતિમ મૂલ્ય સાથે ઉમેરનાર સાથે સંગ્રહિત કરી શકાતું નથી કારણ કે રજીસ્ટરની કદ મર્યાદા છે તેથી કેરી બીટ ફ્લેગ રજિસ્ટરમાં ફ્લેગ બીટમાંથી એક તરીકે સંગ્રહિત થાય છે તેવી જ રીતે જો પરિણામ એવું આવે કે 0 અમુક કામગીરી કરી રહ્યું હોય તો આ 8 બીટ ફ્લેગ રજીસ્ટરનો આ શૂન્ય ફ્લેગ 1 પર સેટ કરી શકાય છે વિવિધ વિક્રેતાઓ સિસ્ટમમાં સમાવિષ્ટ વિવિધ ફ્લેગ બિટ્સ સાથે આવી શકે છે અને તે આ સમગ્ર સિસ્ટમની સ્થિતિ સમજવામાં મદદ કરે છે મુખ્ય ભાગ જે સમજવાનો છે તે એ છે કે આ નિયંત્રણ ભાગ કેવી રીતે કાર્ય કરે છે એટલે કે નિયંત્રણ સંકેતો શું છે અને આ નિયંત્રણ ભાગ કેવી રીતે કાર્ય કરે છે સારાંશ માટે આપણે કહી શકીએ કે જ્યાં સુધી CPU નો સંબંધ છે ત્યાં સુધી તેથી આ તમારું CPU છે અને આ બાહ્ય વિશ્વ છે આપણને એડ્રેસ બસ મળી છે આપણને ડેટા બસ મળી છે જેના દ્વારા CPU બહારની દુનિયા સાથે ઇન્ટરફેસ કરી રહ્યું છે બધા પ્રોસેસરોમાં રીસેટ સિગ્નલ હોય છે જ્યારે તમે આ પ્રોસેસરને રીસેટ કરો છો તો શું થાય છે કે આ એડ્રેસ બસને ચોક્કસ મૂલ્ય મળે છે અને તે ઉલ્લેખિત મૂલ્ય ઉત્પાદક પર આધારિત હોય છે તેથી તે મૂલ્ય પ્રોગ્રામ કાઉન્ટરમાં લોડ થાય છે અને મૂલ્ય એડ્રેસ બસ પર ઉપલબ્ધ થાય છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બહારથી મારી પાસે મેમરી ચિપ હશે જ્યાંથી તેને અનુરૂપ મૂલ્ય જે મૂકવામાં આવે છે તે સૂચના હોય છે તેથી પ્રોસેસર જે કંઈપણ ડેટા બસમાં મેળવે છે તેને પ્રોસેસ કરે છે તેથી તે તેને સૂચના રજિસ્ટરમાં લઈ જાય છે અને તે ડીકોડિંગ માટે ડીકોડરમાં જાય છે તેથી પ્રથમ ભાગ જ્યારે તે બહારની દુનિયામાંથી સૂચના મેળવે છે તેથી તે સ્ટેજ ને ફેચ સ્ટેજ કહેવામાં આવે છે ફેચ સ્ટેજમાં પ્રોસેસર જે સ્થાનને એક્સેસ કરવા માંગે છે તે એડ્રેસ બસ પર મૂકવામાં આવે છે અને મેમરીને રીડ સિગ્નલ આપવામાં આવે છે તેથી મેમરી અનુરૂપ સ્થાનના કન્ટેન્ટને ડેટા બસ પર મૂકશે અને કન્ટેન્ટ સૂચના રજીસ્ટર સુધી પહોંચશે તેથી આ સમગ્ર ઓપરેશન ફેચ ઓપરેશન હોય છે કામગીરીનો આગળનો તબક્કો ડીકોડ ઑપરેશન છે ડીકોડ કામગીરીમાં જે થાય છે તે એ છે કે તે રજિસ્ટરનો અર્થ સમજવાનો પ્રયાસ કરે છે તો તે સૂચનાનો પ્રકાર શું છે તે સૂચનાનો અર્થ ઓળખવાનો પ્રયત્ન કરશે અને હવે તેની પાસે જે સૂચના છે તેના આધારે તે ત્રીજા તબક્કામાં જાય છે જ્યાં તે એક્ઝિક્યુટ ફેઝ છે એક્ઝિક્યુટ તબક્કામાં તે ખરેખર ઓપરેશન કરે છે અને એકવાર સૂચનાઓનું અમલીકરણ પૂર્ણ થઈ જાય તે પછી તે ફરીથી PC વેલ્યુ સાથે ફેચ સ્ટેજ પર જાય છે અને પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ અપડેટ થાય છે તેથી તે મેમરીમાં આગામી સૂચના તરફ નિર્દેશ કરે છે તેથી તે પછીની સૂચના મેળવશે અને આ રીતે તે આગળ વધે છે તેથી પ્રોસેસરની શરૂઆત સાથે તે આ રીતે કામગીરી કરવાનું ચાલુ રાખે છે તેથી આ એકંદર કામગીરી છે જે કરવામાં આવે છે અને એક્ઝિક્યુટ તબક્કા સાથે વાસ્તવમાં આ ALU ચિત્રમાં આવે છે તે કામગીરી કરે છે અને પરિણામને રજિસ્ટરમાં સ્ટોર કરે છે અથવા જો સૂચનાએ એવું કંઈક પૂછ્યું હોય તો તે પરિણામને અમુક મેમરી લોકેશનમાં સ્ટોર કરી શકે છે હવે આ નિયંત્રણ ભાગ કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે આપણે બીજા ઉદાહરણમાં જોઈશું આ એક ડીકોડર ભાગ છે કે તે કંટ્રોલ સિગ્નલ કેવી રીતે જનરેટ કરે છે તેથી તે હેતુ માટે આપણે CPU નું એક સરળ ઉદાહરણ લઈશું તેને આ માળખું મળ્યું છે અને અન્ય ભાગો સમાન રહે છે તેને આંતરિક ડેટા બસ મળી છે પછી તેને ALU મળ્યું છે તેથી આ ભાગો સમાન છે અને આ ALU ને ફ્લેગ રજિસ્ટર મળ્યું છે હવે આપણે ધારીએ છીએ કે ત્યાં 3 રજિસ્ટર R0R1 અને R2 છે અને આપણી પાસે આ પ્રોગ્રામ કાઉન્ટર PC છે પછી આપણે આ સૂચના રજિસ્ટર મળ્યો છે અથવા IR સૂચના રજિસ્ટર ટૂંકમાં IR તરીકે લખેલું છે અને ત્યાં બીજું છે W રજીસ્ટર કરો જ્યાં આપણે IR નો એક ભાગ W રજિસ્ટરમાં સંગ્રહિત કરી શકીએ છીએ અને આ W રજિસ્ટર કન્ટેન્ટ એડ્રેસ બસ પર ઉપલબ્ધ હોઈ શકે છે PC કન્ટેન્ટ એડ્રેસ બસ પર ઉપલબ્ધ હોય છે તેવી જ રીતે W R0 R1 R2 રજિસ્ટર કન્ટેન્ટ પણ એડ્રેસ બસને ઉપલબ્ધ કરાવી શકાય છે તે આંતરિક બસ માટે સુલભ હોય છે અને તેમની સામગ્રી આંતરિક બસમાં ઉપલબ્ધ હોઈ શકે છે અને આ તમને આ જોડાણો મળ્યા છે જે આપણી પાસે પહેલા હતા તેથી તેઓ જેમ છે તેમ બાકી છે ધારો કે આપણે કેટલીક સૂચનાઓ અમલમાં મૂકવા માંગીએ છીએ તેથી ત્યાં એક ડીકોડર છે આ ડીકોડર જે નિયંત્રણ સંકેતો બનાવે છે હવે ધારો કે આપણને એક સૂચના મળી છે જે કંઈક આના જેવી છે load R0 1000 તેથી જેમ મેં કહ્યું કે જ્યારે આ પ્રોસેસર PC કન્ટેન્ટને એડ્રેસ બસમાં મૂકવામાં આવે છે ત્યારે એક્સટર્નલ ડેટા બસમાંથી પ્રોસેસરને સૂચના લોડ R01000 મળે છે આપણે પછી જોઈશું કે આનું એક કોડિંગ હશે અને જેને મશીન ભાષા કોડિંગ કહેવામાં આવે છે આપણે ધારીએ છીએ કે ત્યાં અમુક કોડ છે અને સમગ્ર સૂચના સૂચના રજિસ્ટરમાં ઉપલબ્ધ છે હવે ડીકોડર કંટ્રોલ સિગ્નલ કેવી રીતે જનરેટ કરશે કે જેથી આ સૂચનાનો અમલ થાય આ સૂચનાનો અર્થ આપણે એ લઈએ છીએ કે R0 ને મેમરી સ્થાન 1000h નો કન્ટેન્ટ મળવો જોઈએ R0 રજિસ્ટરને મેમરી સ્થાન 1000h નો કન્ટેન્ટ મળવો જોઈએ તો આ વસ્તુ કેવી રીતે કરવી તેથી આપણે તેને આ રીતે કરીએ છીએ પહેલા આપણે t1 સમયે મારે પ્રોગ્રામ કાઉન્ટરને સક્ષમ કરવું જોઈએ અને મારે મેમરી રીડ આપવી જોઈએ શરૂઆતમાં પ્રોસેસર પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ એડ્રેસ બસ પર મૂકે છે અને મેમરી રીડ આપે છે પરિણામે આ લોડ R0 1000 અનુરૂપ કોડ ડેટા બસ પર ઉપલબ્ધ થશે મેમરી કન્ટેન્ટને ડેટા બસમાં મૂકશે પછી ટાઈમ સ્ટેપ t2 માં મૂલ્ય સૂચના રજિસ્ટરમાં લોડ કરવું પડશે તેથી આ સૂચના રજિસ્ટરને આ જોડાણ મળ્યું છે તેથી આપણે IR રજિસ્ટરને લોડ સિગ્નલ આપીએ છીએ તેથી આ સક્ષમ સિગ્નલ વાસ્તવમાં આઉટપુટ સક્ષમ છે તેથી જ્યારે હું કહું છું કે PC ને સક્ષમ કરો ત્યારે તમામ રજીસ્ટરને આ પ્રકારનું નિયંત્રણ સિગ્નલ સક્ષમ અને લોડ મળ્યું છે તેવી જ રીતે આ R0 R1 R2 ને પૃથક નિયંત્રણ સંકેતો મળ્યા છે જેમ કે R0 સક્ષમ કરો R1 સક્ષમ કરો R2 સક્ષમ કરો R0 લોડ કરો R1 લોડ કરો R2 લોડ કરો તેથી જ્યારે હું કહું છું કે તે PC સક્ષમ છે તો આઉટપુટ પર ફક્ત PC નો કન્ટેન્ટ જ ઉપલબ્ધ થશે તેવી જ રીતે જો હું R0 ને સક્ષમ કહું તો R0 રજિસ્ટરનો કન્ટેન્ટ આંતરિક ડેટા બસમાં ઉપલબ્ધ હશે અન્યથા તે નથી તેથી તમે જોશો કે મૂલ્ય અહીં ડેટા બસ પર ઉપલબ્ધ છે અને મેં આ સૂચના રજિસ્ટરને લોડ IR કંટ્રોલ સિગ્નલ આપ્યું છે તેથી આને લોડ સિગ્નલ લોડ નિયંત્રણ મળ્યું છે તેથી લોડ નિયંત્રિત કરે છે ડીકોડર t2 સમયે લોડ નિયંત્રક બનાવે છે તેથી આ સૂચનાનું મૂલ્ય સૂચના રજિસ્ટરમાં લોડ કરવામાં આવશે પછી t3 સમયે તે ડીકોડ ઓપરેશન કરશે અને તે પ્રોગ્રામ કાઉન્ટરનમાં પણ વધારો કરશે તેથી પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટરને બીજું વિશેષ નિયંત્રણ મળ્યું છે જે વધારો છે તેથી તે પ્રોગ્રામ કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ સિગ્નલ આપે છે તેથી પ્રોગ્રામ કાઉન્ટરને આગલા મૂલ્યમાં વધારવામાં આવે છે જેથી તે આગલી સૂચનાને ઍક્સેસ કરી શકે પછી t4 સમયે મારે સૂચના રજિસ્ટરમાં આ જોવું પડશે કે મને આ સમગ્ર બાબતનો કન્ટેન્ટ મળી ગયો છે તેથી જો તમે આના કોડને તપાસો છો તો અમુક ભાગ જો આ કોડિંગ તમે કહો છો તો કેટલાક કહે છે કે 16 બીટ કોડિંગ તેમાંથી પ્રથમ થોડા બિટ્સ તેઓ કીવર્ડ લોડને અનુરૂપ હશે જેમ કે અન્ય ઑપરેશન જેમ કે એડ સબ વગેરે પ્રથમ થોડા બિટ્સ ઓળખી શકે છે કે આ લોડ ઓપરેશન છે તેથી આ ભાગમાં મારી પાસે લોડ સૂચના માટેનો કોડ હશે પછી આગામી કેટલાક બિટ્સ રજિસ્ટરને ઓળખી શકશે કે જેના પર તમે લોડ કરવા માંગો છો હવે આ કિસ્સામાં આપણને 3 રજિસ્ટર મળ્યા છે તેથી 2 બિટ્સ પર્યાપ્ત હશે તેથી આ બે બિટ્સ રજિસ્ટરને ઓળખશે જ્યાં તમે લોડ કરવા માંગો છો અને આ બાકીના બિટ્સ એ એડ્રેસ ઓળખશે જ્યાંથી તમે લોડ કરવા માંગો છો તેથી આ ભાગ વાસ્તવમાં મૂલ્ય 1000h છે હવે શું જરૂરી છે હવે આ આખી વસ્તુ હવે ત્યાં સૂચના રજિસ્ટરમાં છે તેથી આ સૂચના રજીસ્ટરમાંથી આ ભાગ એડ્રેસ બસ પર ઉપલબ્ધ કરાવવો જોઈએ તેથી મેમરી જે મૂલ્ય કરી શકે છે તે મૂલ્યને ડેટા બસ પર મૂકશે અને તે ડેટા લોકેશન કન્ટેન્ટ ડેટા બસ પર આવી શકે છે તેથી તે બાબત માટે મારે લોડ ડબલ્યુ જેવા સિગ્નલ આપવા પડશે તેથી w રજિસ્ટર કયા મૂલ્ય સાથે લોડ થશે આપણે IR રજિસ્ટરને સક્ષમ કરવાની જરૂર છે તેથી સક્ષમ કરવાથી IR રજિસ્ટર એડ્રેસનું આઉટપુટ આઉટપુટ તરીકે ઉપલબ્ધ થશે હવે તમે જુઓ છો કે અહીં તે સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું નથી પરંતુ સૂચના રજિસ્ટરથી IR થી w સુધીનું આ જોડાણ તમે સમજી શકો છો તેથી તે ફક્ત આ બિટ્સને અનુરૂપ છે તેથી મારે બધા બીટ્સને w સાથે જોડવાની જરૂર નથી તેથી ફક્ત તે જ બિટ્સ W સાથે જોડાયેલા હશે જે એડ્રેસના ભાગને અનુરૂપ છે તેથી હું સક્ષમ IR સિગ્નલ આપું છું પછી હું સક્ષમ w પણ આપું છું તેથી જે સામગ્રી અહીં લોડ કરવામાં આવી છે તે આ બસ પર ઉપલબ્ધ છે સક્ષમ w અને મેમરી રીડ સિગ્નલ પણ આપે છે તેથી જો હું આ કરીશ તો શું થશે IR રજિસ્ટરનો કન્ટેન્ટ આ w રજિસ્ટરમાં લોડ કરવામાં આવશે અને મૂલ્ય એડ્રેસ બસ પર ઉપલબ્ધ થશે અને આ દ્વારા w સક્ષમ થશે અને આ મેમરી રીડ કંટ્રોલ આપવામાં આવે છે તેથી મેમરી લોકેશન પર આપણી પાસે જે પણ મૂલ્ય છે જે થોડા સમય પછી બસમાં ઉપલબ્ધ થશે પછી t5 સમયે હું આને સક્ષમ w રાખવાનું ચાલુ રાખું છું કારણ કે એવું બની શકે છે કે આ લોડ w મૂકવાથી w ને એકસાથે સક્ષમ કરે તેથી મૂલ્યને સ્થિર થવામાં થોડો સમય લાગી શકે છે કેટલાક પ્રોસેસર ડિઝાઇનર અહીં સક્ષમ w મૂકશે નહીં તેઓ ફક્ત આગળના સ્ટેજમાં સક્ષમ w મૂકશે અને તે મુજબ આ મેમરી રીડ પણ ત્યાં મૂકવામાં આવશે નહીં તે ફક્ત સ્ટેપ t5 સમયે જ મૂકવામાં આવશે જો કે તમે આ રીતે પણ કરી શકો છો તેથી જો તમે બીજી કોઈ ડિઝાઈન લો તો બની શકે કે તે સક્ષમ હોય અને તે પછીના તબક્કામાં પણ સક્ષમ હોય તેથી w ને સક્ષમ કરો અને આ મેમરી રીડ કરે છે તેથી તેઓ અહીં ચાલુ રાખવામાં આવે છે અને આપણે R0 રજિસ્ટરને લોડ સિગ્નલ પણ આપીએ છીએ ડીકોડર આ કંટ્રોલ સિગ્નલો જનરેટ કરે છે જેમ કે PC મેમરીને સક્ષમ કરો રીડ લોડ IR ડીકોડ વગેરે વગેરે તેથી આ બધા નિયંત્રણ સંકેતો ડીકોડર દ્વારા જનરેટ કરવામાં આવે છે પરંતુ તમે સમજી શકો છો કે બધા સંકેતો એક જ પગલા પર જનરેટ થતા નથી તેથી જો હું કલોકના ચક્રના સંદર્ભમાં વિચારું તેથી પ્રથમ કલોકમાં આ નિયંત્રણ સંકેતો જનરેટ થાય છે બીજી કલોક ચક્રમાં આ નિયંત્રણ સંકેતો જનરેટ થાય છે જેમ કે તે આગળ વધે છે તેથી હું કહી શકું છું કે આ ડીકોડર કે જેના વિશે આપણે અહીં વાત કરી રહ્યા છીએ તે કોઈ સરળ કોમ્બિનેશનલ ડીકોડર નથી જે આપણે અત્યાર સુધી આપણા ડિજિટલ લોજિક વર્ગોમાં જોયું છે તેઓ સામાન્ય 2 થી 4 ડીકોડર અથવા 3 થી 8 ડીકોડર જેવા નથી તેઓ મૂળભૂત રીતે મર્યાદિત સ્ટેટ મશીન છે તેથી તેઓ સ્ટેટ ના સમૂહમાંથી પસાર થાય છે શરૂઆતમાં તે સ્ટેટ s0 માં છે તે t1 માટે નિયંત્રણોને આઉટપુટ કરે છે તેથી જ્યારે આગલી કલોક આવે છે ત્યારે તે સ્ટેટ s1 પર સંક્રમણ કરે છે સ્ટેટ s1 માં તે આ લોડ IR સિગ્નલ આપે છે તેથી સૂચના રજીસ્ટર મૂલ્ય સાથે લોડ થયેલ છે આગામી કલોકના સિગ્નલમાં તે સ્ટેટ s2 પર આવે છે જ્યાં તે આ ડીકોડ અને ઇન્ક્રીમેન્ટ PC આપે છે કોઈપણ સૂચના માટે આટલું બધું સામાન્ય છે તમારી પાસે આટલા સુધીની કોઈપણ સૂચનાઓ કરવી પડશે આ બિંદુથી ઑપરેશન તમે જે સૂચનાનો અમલ કરી રહ્યાં છો તેના પર આધાર રાખે છે તેથી તમે અપેક્ષા રાખી શકો છો કે આ બિંદુથી આગળ તમે જે સૂચનાનો અમલ કરી રહ્યાં છો તેના આધારે વર્ગીકરણ અથવા ડાયવર્ઝન હશે ત્યાં તફાવત હશે આપણા આ ચોક્કસ કિસ્સામાં આ સ્ટેટ s3 પર આવે છે જ્યાં તે આ નિયંત્રણ સંકેતોને આઉટપુટ કરે છે જે t4 દરમિયાન જરૂરી છે જેમ કે લોડ w વગેરે પછી તે સ્ટેટ s5 પર આવે છે જ્યાં તે આઉટપુટ પણ કરે છે આ w મેમરી રીડ વગેરેને સક્ષમ કરે છે અને પછી તે સ્ટેટ s0 પર પાછા જશે જ્યાં તે આગળની સૂચના લોડ કરશે તેથી આ રીતે આ જ રીતે આ ભાગો પણ વિકસાવી શકાય છે તેથી આ ડીકોડર જે આપણે કહ્યું છે તેથી આ કોમ્બિનેશનલ ડીકોડર નથી પરંતુ તે ક્રમિક ડીકોડર છે તેથી તે ત્યાં છે ત્યાં તે ડીકોડર કરતાં વધુ નિયંત્રક છે હવે આ નિયંત્રકને ડિઝાઇન કરવા જેવી સમસ્યાઓ છે જેથી કરીને તમે તેને કેટલાક આર્કિટેક્ચર વર્ગમાં શોધી શકો છો તેથી આપણે તેમાં જઈશું નહીં આપણે તેના બદલે બીજું ઉદાહરણ જોઈશું જેમ કે એડ ઑપરેશન કેવી રીતે કરવામાં આવશે ધારો કે મને આગળની સૂચના એડ તરીકે મળી છે જે add R0 R1 R2 જેનો અર્થ છે કે R2 ને R0 વત્તા R1 નો કન્ટેન્ટ મળશે હવે આ કેવી રીતે કરવું તેથી t1 એ અગાઉના કિસ્સા જેવું જ છે મારે ઇનેબલ PC આપવું પડશે અને મારે આ મેમરી રીડ આપવી પડશે તેથી આ બે આપવાના છે t2 માં મારે લોડ IR સિગ્નલ આપવાનું છે પછી t3 પર મારે ડીકોડ અને ઇન્ક્રીમેન્ટ PC આપવાનું છે અને t4 પર મારે આ વાસ્તવિક ઓપરેશન કરવું પડશે તેથી મારે R0 ને સક્ષમ કરવું પડશે અથવા R1 ને સક્ષમ કરવું પડશે અને આપણે ALU ને એડ સિગ્નલ આપવું પડશે અને મારે R2 માટે લોડ સિગ્નલ આપવું પડશે તેથી અહીં વાસ્તવમાં તફાવત આવે છે તેથી આ રીતે આપણે વિવિધ સૂચનાઓ માટે નક્કી કરી શકીએ છીએ કે આ સૂચના ચક્રની સંખ્યા પર કેવી રીતે અમલમાં આવશે તેથી પછીથી જ્યારે આપણે માઇક્રોપ્રોસેસરની વિગતો પર જઈએ છીએ જેમ કે તમે માઇક્રોપ્રોસેસરના સમયની વર્તણૂકને જુઓ છો ત્યારે તમે જોશો કે માઇક્રોપ્રોસેસર્સ દ્વારા કામગીરી કરવા માટે આ પ્રકારના નિયંત્રણ સંકેતો ચક્રની સંખ્યા પર જનરેટ થાય છે